ખર્ચ અને વ્યવસ્થાપન હિસાબી કરણના નવા અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે આ 10 કલાક નો ટૂંકો અભ્યાસક્રમ છે અમે પડતર હિસાબીકરણના કેટલાક મહત્વપૂર્ણ ખ્યાલ પાસાઓ વિશે અભ્યાસ કરીશું ખૂબ જ ટૂંકમાં આપણે ખર્ચનાં પ્રકારો પડતર હિસાબી કરણની પદ્ધતિઓ અને પછી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અથવા પડતર હિસાબી કરણના તકનીકો વિશે ચર્ચા કરીશું તકનીકોમાં સીમાંત પડતર પદ્ધતિ સમતૂર બિંદુ વિશ્લેષણ પડતર જથ્થા નફા વિશ્લેષણ અને પ્રમાણ પડતર પદ્ધતિ અને બજેટરી નિયંત્રણ સામેલ છે અમે સીવીપી વિશ્લેષણ પ્રમાણ પડતર પદ્ધતિ અને બજેટરી નિયંત્રણના વિવિધ કેસોની ચર્ચા કરીશું અમે પદ્ધતિઓનો પરિચય અને ખ્યાલ સમજીશું હું આશા રાખું છું કે જે વિદ્યાર્થીઓ 10 કલાકમાં કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સમજવા માંગે છે તેમના માટે આ ટૂંકો કોર્સ ખૂબ જ ઉપયોગી થશે હું વરદરાજ બાપત છું હું એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ માટે મેનેજમેન્ટ સ્કૂલ આઈઆઈટી મુંબઈમાં ફેકલ્ટી છું હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટમાં રેન્ક હોલ્ડર છું ત્યારબાદ મેં એમ COM ડીઆએસએ કર્યું છે અને આઈઆઈટી મુંબઈથી ફાઇનાન્સમાં પીએચડી Ph હું નાણાંકીય ખર્ચ હિસાબી મોડેલ અને ભારતીય અર્થતંત્ર ભણાવું છું મને એકાઉન્ટિંગ નાણાંકીય સમાવેશ અને કોર્પોરેટ ફાઇનાન્સના સંશોધનમાં રસ છે હું યોગ આધ્યાત્મિકતા સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ એબીવીપી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી છું હવે આગળ પડતર હિસાબી કરણ વિષય પર ચર્ચા કરીશું પડતર હિસાબી કરણ શું છે કોસ્ટ અને અન્ય એકાઉન્ટિંગ વિભાગો વચ્ચે શું અંતર છે અને ખર્ચનું વર્ગીકરણ શું છે આ પીપીટીમાં ચર્ચા કરીશું ત્રણ મુખ્ય વિભાગો છે નાણાંકીય કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તમારામાંથી કેટલાકને નાણાંકીય હિસાબી પદ્ધતિ વિશે જાણકારી હશે નાણાંકીય હિસાબી પદ્ધતિમાં ત્રણ મહત્વપૂર્ણ પગલાં છે પ્રથમ પગલાંમાં નાણાકીય વ્યવહારોના નોંધ કરવામાં આવશે તેથી દરેક નાણાંકીય વ્યવહાર નાણાંકીય હિસાબી પદ્ધતિમાં નોંધ કરવામાં આવે છે પછી તે ખાતાવહીમાં સારાંશ કરવામાં આવે છે અને અહેવાલ તૈયાર કરવામાં આવે છે જે નાણાકીય નિવેદનોના રૂપમાં હોય છે બાહ્ય વપરાશકર્તાઓ નાણાકીય હિસાબી પદ્ધતિ માટે વાસ્તવિક વપરાશકર્તાઓ છે તેથી તે શેરહોલ્ડરો કર્મચારીઓ સરકાર માટે છે આંતરિક વપરાશકર્તાઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે પરંતુ મુખ્ય બાહ્ય વપરાશકર્તા છે હવે એના સાથેના સંબંધમાં અથવા તેની તુલનામાં જોઈએ કે પડતર હિસાબી કરણ શું છે પડતર હિસાબીકરણમાં પ્રથમ ખર્ચની નોંધણી કરવામાં આવે છે નાણાકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય વ્યવહારની નોંધણી કરવામાં આવે છે અહીં તમને ખર્ચની નોંધણી ડુપ્લિકેટ લાગશે પરંતુ તેમ નથી કારણ કે પડતર હિસાબી કરણમાં ખર્ચની નોંધણી ઘણી બધી વિગતો સાથે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યવસ્થા માટે પગારનું બિલ 5 કરોડ છે તો નાણાકીય હિસાબી પદ્ધતિમાં કુલ 5 કરોડનો રકમની નોંધણી કરવામાં આવશે પરંતુ પડતર હિસાબી કરણમાં દરેક પ્રકારના કર્મચારીઓને કેટલી ચૂકવણી કરવામાં આવે છે તેમના દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિઓ દરરોજ અથવા દર કલાકે થાય છે જેના માટે તેમને પગાર ચૂકવવામાં આવે છે આ પ્રકારની વિગતો નોંધ કરવામાં આવે છે આ ખર્ચનું વધુ વિગતવાર નોંધણી છે પછી ખર્ચનું વિશ્લેષણ કરવા માટે દરેક ખર્ચને અલગ કરવામાં આવે છે ધારો કે આપણે પગાર ખર્ચ વિશે વાત કરીએ ફેકટરી સંબંધિત પગાર ખર્ચ શું છે એડમિન ખર્ચ કેટલો છે કેટલો વેચાણ ખર્ચ છે ઓવરટાઇમ કેટલો છે પ્રોત્સાહન રૂપે કેટલું ચૂકવવામાં આવે છે કર્મચારીએ કયા કામ કરે છે પગારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચ કેટલો છે વિગતવાર વિશ્લેષણ આવી રીતે કરવામાં આવે છે સરખામણી કરવામાં આવે છે કેટલીકવાર નાણાકીય હિસાબી પદ્ધતિમાં અંદાજો કરવામાં આવે છે આ ફક્ત વાસ્તવિક છે અંદાજો નથી પરંતુ પડતર હિસાબીકરણમાં આપણે અનુમાન લગાવતા હોઈએ છીએ અને તે અનુમાન બજેટ બનાવવા માટે અથવા ભવિષ્યનો અંદાજો કરવા માટે ઉપયોગી થાય છે આ બધા વિશ્લેષણના આધારે પડતરની નિવેદનો વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવે છે જે આંતરિક વપરાશકર્તાઓ છે તેથી સુપરવાઇઝર સ્તરથી મેનેજર મધ્યમ મેનેજમેન્ટ સીઈઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી માટે આ ગુપ્ત માહિતી છે તેથી થોડા નિવેદનો સિવાય બાહ્ય વપરાશકર્તાઓને નિવેદનો બતાવવામાં આવે છે પડતર હિસાબી કરણ શું છે તેનો આ સંક્ષિપ્ત છે આ પડતર હિસાબીકરણની વ્યાખ્યા છે તેમાં ખર્ચની નોંધણી અંદાજ નિયંત્રણ અને જાણ કરવું શામેલ છે તેથી તમે જોઈ શકો છો કે તેમાં અંદાજ અને નિયંત્રિત બંને સામેલ છે પડતર હિસાબી કરણ ફક્ત નોંધણી પર જ અટકતો નથી તે ખર્ચને તપાસે છે અને નિયંત્રિત કરે છે આ પ્રક્રિયા નોંધણીથી શરૂ થાય છે જેના આધારે ગણતરી કરવામાં આવે છે અને આખરે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં છીએ પડતર હિસાબી કરણ પ્રણાલીના ઉદ્દેશો છે ઉત્પાદનનો ખર્ચ પ્રક્રિયા કેટેગરી પ્લાન્ટ અને ફંક્શન મુજબ ખાતરીપૂર્વક જાણકારી કરવી ખર્ચની વિગતવાર ખાતરી પૂર્વક જાણકારી માટે ખર્ચ નિયંત્રણ લાગુ થાય છે તેથી પ્રમાણ નિર્ધારિત કરવામાં આવે છે અથવા બજેટ નક્કી કરવામાં આવે છે તેના વાસ્તવિકની તુલના નિયમો અથવા પ્રમાણ સાથે પ્રયત્નો કરવામાં આવે છે કે વાસ્તવિક ખર્ચ બજેટથી વધારે નથી તેથી ખર્ચ નિયંત્રણ અને ખર્ચમાં ઘટાડો લાગુ કરવામાં આવે છે તેથી ઓછા ખર્ચના કાયમી લાભ છે પછી નિર્ણય લેવા માટે વિવિધ માહિતી બનાવવામાં આવે છે જે કિંમતના નિર્ણયો માટે મદદગાર છે તેથી જો આપણે ખર્ચ વિશેની સાચી માહિતી જાણીએ તો અમે ઉત્પાદન અથવા સેવાની કિંમત યોગ્ય રીતે કરીશું ગ્રાહકો વધારાની ચીજો માગી શકે છે અમારે ડિલિવરી આપવી પડશે અમને ગેરેંટી આપવા જેવા જોખમ ઉઠાવવું પડી શકે છે આ બધાની ગણતરી કરવામાં આવે છે અને ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે જેથી યોગ્ય કિંમત કરી શકાય તે નફા આયોજન જેવા અન્ય નિર્ણયો માટે પણ ઉપયોગી છે કારણ કે એન્ટિટીને જાણકારી હોવી જોઇએ કે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ અથવા સેવાને કયા સ્તર સુધી વધારવાની જરૂર છે પછી બજેટ બનાવવામાં આવે છે જેથી સાધનોને વ્યવસ્થિત વહેંચી શકાય છે એ જ રીતે વિવિધ પ્રકારના મેનેજમેન્ટ નિર્ણયો લેવામાં આવે છે અને સમયસર ખર્ચની માહિતી ઉપલબ્ધ હોય તો સારી રીતે નિર્ણયો લેવામાં આવશે આ પડતર હિસાબીકરણના ઉદ્દેશો છે હવે ફાયદા આપણે જાણીએ છીએ કે વિગતવાર ખર્ચની નોંધણી નુકસાન અને કાર્યક્ષમતાને ઓળખવામાં મદદ કરે છે તેથી નુકસાન કારક પ્રવૃત્તિઓ દૂર કરી શકાય છે પછી ખર્ચમાં ઘટાડો કરવાની કેટલીક તકનીકીઓ વાપરી શકાય છે અથવા મૂલ્ય વિશ્લેષણ કરી શકાય છે જેથી નકામા ખર્ચને સંપૂર્ણ રીતે દૂર કરી શકાય અને જે પણ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ તેનાથી વધુ મૂલ્ય મળી શકે છે અને ત્રીજા ભાગની આપણે પહેલા ચર્ચા કરી કે એક સારી માહિતી વધુ સુધારેલા નિર્ણય લેવામાં મદદ કરે છે તે નફા આયોજન હોઈ શકે છે તે ઉત્પાદન બનાવવાનો ખરીદવાનો અથવા આઉટસોર્સ કરવાનો નિર્ણય પણ હોઈ શકે છે આ તમામ પ્રકારના નિર્ણય પડતર હિસાબી કરણને કારણે ઘણી સારી રીતે લેવામાં આવે છે હવે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તે એક પ્રકારનું છત્ર ખ્યાલ છે જ્યાં નાણાકીય અને ખર્ચ બંને માહિતી સાથે લેવામાં આવે છે અને તે મુખ્યત્વે આંતરિક વપરાશકર્તાઓને માટે છે જેમ કે તેને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કહેવામાં આવે છે કારણ કે તે મુખ્યત્વે આંતરિક વપરાશકર્તાઓ માટે છે તો આ આકૃતિમાં આપણે મેનેજમેન્ટ અને નાણાકીય હિસાબી વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં વિવિધ પ્રકારનાં નિર્ણય વધુ સારું નિયંત્રણ માટે લેવામાં આવે છે નાણાંકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય નિવેદનો બાહ્ય હિસ્સેદારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે આ કોર્સમાં આપણે ખર્ચ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું ખર્ચની વ્યાખ્યા વ્યવસાયમાં અથવા વ્યવસાય સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં ખર્ચ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું નાણાકીય મૂલ્યાંકન હોય છે તે પ્રયત્નો માલ સામાન સાધનો સમય જોખમ કોઈપણ ઉત્પાદન અથવા સેવાના ડિલિવરી માટે છોડી દીધેલો યોગ્ય અવસર હોય છે તેથી સામાન્ય રીતે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય અવસર માલ સામાન સમય અથવા સાધનો છોડી દેવા પડે છે આ બધા ખર્ચમાં સામેલ કરીશું એને નાણાકીય મૂલ્યાંકન આપવાનો પ્રયાસ કરીશું અને ખર્ચની ગણતરીમાં તેને ઉમેરીશું સામાન્ય રીતે વ્યવસાયિક કાર્યોમાં ઉત્પાદન સપ્લાય ચેઇન અથવા વિતરણ અને પછી ઉત્પાદનો ગ્રાહક સુધી પહોંચે છે આ બધા તબક્કામાં ખર્ચ કરવામાં આવે છે ખર્ચને ઉત્પાદન માર્કેટિંગ વિતરણ ગ્રાહક સેવા વહીવટ સંશોધન અને વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે ખર્ચની અન્ય વ્યાખ્યા એ છે કે તે કોઈ પણ ઉત્પાદનો અથવા સેવાઓના બદલામાં આપવામાં આવેલા રકમ છે ધારો કે અમે માલ સામાન ખરીદવા માંગીએ છીએ અને સપ્લાયરને ચૂકવણી કરીએ છે તો તેને માલ સામાન ખર્ચ કહેવામાં આવે છે જ્યારે આપણે પગાર ઓવરટાઇમ અથવા કર્મચારીઓની વિશેષ ભથ્થા ચૂકવણી કરીએ છે તો તેને મજૂર ખર્ચ પગાર ખર્ચ અથવા માનવ સંસાધન ખર્ચમાં શામેલ કરવામાં આવે છે પછી અમે વીજળી અથવા વીમા જેવી વિવિધ સેવાઓ ખરીદીએ છીએ જેના પર ખર્ચ થાય છે તે પણ ખર્ચમાં શામેલ કરવામાં આવે છે આ બધા ખર્ચને મૂડીકૃત ખર્ચ તરીકે ઓળખવામાં આવી છે મશીનરીની ખરીદી અથવા મશીનરીની સ્થાપના જેવી સ્થિર સંપત્તિ પર આ ખર્ચ થાય છે આ ખર્ચ આપણને લાંબા ગાળા સુધી લાભો આપશે આ ખર્ચ ફક્ત સમયગાળા માટે થતો નથી જો કોઈ યંત્રો 5 વર્ષ સુધી વપરાશમાં આપશે તો આપણે 5 વર્ષ સુધી લાભ મેળવી શકીશું તેથી અમે તે સંપત્તિ પર 5 વર્ષ સુધી ઘસારાની ગણતરી કરીશું અને તે ઘસારાને રોજના ખર્ચમાં સામેલ કરીશું તેથી સંપૂર્ણ મૂડીકૃત ખર્ચ સમયગાળાની ખર્ચ તરીકે ગણવામાં આવતું નથી પરંતુ ઘસારાના રૂપમાં તેનો એક ભાગ ખર્ચમાં શામેલ છે હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ ખર્ચનો વર્ગીકરણ છે હવે પડતર હિસાબી કરણના જુદા જુદા પ્રકરણો છે કારણ કે વર્ગીકરણનું વિગતવાર વિશ્લેષણ થઈ શકે છે અમે કોઈ પણ વસ્તુ અથવા ઉત્પાદનના ખર્ચનો વધુ વિગતવાર અભ્યાસ કરી શકીએ છીએ તેથી પ્રથમ તત્વો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે તે પરંપરાગત રીતોમાંની એક છે પછી ફંક્શન પ્રત્યક્ષ અથવા પરોક્ષ નિયંત્રણક્ષમતા ચલ અને અનુરૂપતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે હવે તત્વો દ્વારા ખર્ચનું પ્રથમ વર્ગીકરણ સમજીએ શું તમે જાણો છો કે ખર્ચના મહત્વપૂર્ણ તત્વો શું છે આ ત્રણ મહત્વપૂર્ણ તત્વો છે માલ સામાન મજૂર અને અન્ય ખર્ચ હવે માલ સામાન ખર્ચ આ મૂર્ત પદાર્થ અથવા વસ્તુ ખર્ચ સામેલ છે કાચા માલ સામાનની અથવા ઘટકોની ખરીદી શ્રેષ્ઠ ઉદાહરણ છે મૂર્ત વસ્તુને માલ સામાનના ખર્ચમાં સામેલ કરવામાં આવે છે બીજું કર્મચારી ખર્ચ છે તે માનવ સંસાધન ખર્ચ પણ છે તેમાં પગાર મજુરી બોનસ વિશેષ ભથ્થા નિવૃત્તિ લાભ પ્રોત્સાહનો અથવા ઇએસઓપી શામેલ છે આ બધા મજૂર ખર્ચ અથવા કર્મચારી ખર્ચમાં સમાવવામાં શામેલ કરવામાં આવે છે ત્રીજું સેવાઓ છે જ્યારે આપણે વીજળી વીમા ભાડા જેવી કોઈપણ પ્રકારની સેવાઓ ખરીદીએ છીએ ત્યારે આ ખર્ચમાં સામેલ કરવામાં આવે છે તે શેષ મુખ્ય પણ હોય છે જે માલ સામાન અને મજુરીમાં શામેલ નથી તે ખર્ચમાં શામેલ છે માલ સામાન મજુરી અને ખર્ચને વર્ગીકૃત કરવાની આ પરંપરાગત રીત છે ખર્ચને નિયંત્રિત કરવા માટે અને વિગતો જાણવા માટે ખર્ચનો ફંક્શન મુજબ વર્ગીકરણ કરવાની જરૂર છે મહત્વપૂર્ણ વ્યવસાયિક ફંક્શન મુજબ ખર્ચનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે તેથી મહત્વપૂર્ણ કાર્યો કયા છે જરા વિચારો તે ઉત્પાદન વેચાણ અને વિતરણ હોઈ શકે છે તે વહીવટ પણ હોઈ શકે છે તે મુજબ ખર્ચનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે તેથી ખર્ચનું વર્ગીકરણ ઉત્પાદન ખર્ચ એડમિન ખર્ચ વેચાણ ખર્ચ અને આર અને ડી મુજબ પણ કરવામાં આવે છે આ વર્ગીકરણનો શું ફાયદો તે ફંક્શન મુજબ હોવાથી ખર્ચને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે તેથી ઉત્પાદન માટે જે માલ સામાન મજુર અથવા ઓવરહેડનો વપરાશ થાય છે તે માટે પ્રોડક્શન મેનેજર જવાબદાર છે ઉત્પાદનના સ્તર અનુસાર લક્ષ્ય નિર્ધારિત કરી શકાય છે એડમિન મેનેજરને એડમિન ખર્ચની જવાબદારી આપી શકાય છે અને એમાં ઓફિસ અથવા વહીવટ સંબંધિત ખર્ચ ઉમેરી શકાય છે આ ફંકશનલ ખર્ચ છે તે નિયંત્રણ કરવામાં મદદ કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તત્વ મુજબના ખર્ચ મહત્વપૂર્ણ નથી તે ઓવરલેપ થઈ શકે છે આ પણ એક પ્રકારનું વર્ગીકરણ છે અમે જુદી જુદી રીતો શીખીશું ત્રીજું મહત્વનું ફંકશન વેચાણ અને વિતરણ છે તેથી વર્ગીકરણ આપણને સમજાવવામાં મદદ કરે છે કે શું આપણે કોઈ ફંકશનને આઉટસોર્સ કરવું જોઈએ શું આપણે વધુ સારા નિયંત્રણ માટે જવું જોઈએ શું આપણે વધુ ધ્યાન આપવું જોઈએ શું આ આપણી શક્તિ અથવા કમજોરી છે આ બધું ફંકશનલ વર્ગીકરણથી જાણી શકાય છે આગામી મહત્વપૂર્ણ વર્ગીકરણ પ્રત્યક્ષ અને પરોક્ષ મુજબ કરવામાં આવ્યું છે પ્રત્યક્ષ ખર્ચ સરળતાથી ઓળખી શકાય છે તેથી વિવિધ ખર્ચને ઉત્પાદનો અથવા ખર્ચ કેન્દ્રો મુજબ અલગ કરી શકાય છે આપણે ખર્ચ કેન્દ્રના ખર્ચને ઓળખી શકીએ છીએ ઉદાહરણ તરીકે ફળોના પલ્પના ઉત્પાદનમાં ફળો પ્રત્યક્ષ ખર્ચ છે તેથી જો તમે ફળના પલ્પ બનાવતા હોવ તો તેમાં ફળ કાચો માલ સામાન તરીકે ખરીદવામાં આવશે આપણે એ પણ જાણીએ છીએ કે કેરીનો રસ બનાવતી વખતે જે કેરી ખરીદવામાં આવે છે તે કેરીનો રસ ઉત્પાદન એકમમાં ઉમેરી શકીએ છે આપણે કોઈ અન્ય ફળનો રસ બનાવી રહ્યા હોય ઉદાહરણ તરીકે જામફળ તો એકમ દીઠ કાચા માલ સામાનની ખરીદી પ્રત્યક્ષ ખર્ચ થશે કારણ કે તે સરળતાથી શોધી શકાય છે અથવા ઓળખી શકાય છે અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે ધારો કે તમે કમ્પ્યુટર્સના હાર્ડવેરના વ્યવસાયમાં છો અને તમે પીસીને એસેમ્બલ કરી રહ્યાં છો તો તમે જાણો છો કે પીસી બનાવવા માટે હાર્ડ ડિસ્કનો ઉપયોગ થાય છે તેથી તમે સહેલાઇથી હાર્ડ ડિસ્કનો ખર્ચ ગણિ શકો છો જે તમે પીસીમાં એસેમ્બલ કરવાના છો તેને પ્રત્યક્ષ ખર્ચ કહી શકીએ છીએ કારણ કે ઘણા ખર્ચ સામાન્ય છે જો તે કોઈ વિશિષ્ટ ઉત્પાદન માટે ન હોય તો તેને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે નાના એકમમાં આપણે હાર્ડવેર બનાવી રહ્યા છીએ તેથી અમે પીસી એસેમ્બલ કરીએ છીએ અમે કેટલીક અન્ય નાની સેવા અથવા સમારકામનું કામ પણ કરીએ છીએ ઘણા બધા એન્જિનિયર ટેકનિશિયન પીસી સર્વિસ અથવા એસેમ્બલ કરે છે આપણાને એક વ્યક્તિના પગારની ખાતરી નથી કારણ કે ઓફિસમાં અથવા વર્કશોપમાં એક સાથે જુદા જુદા કામ થઈ રહ્યા છે તેથી પગાર ખર્ચ ઓળખી શકાતી નથી પરંતુ હાર્ડ ડિસ્કનો ખર્ચ જાણી શકીએ છીએ શું તમે સમજો છો પીસી માટે હાર્ડ ડિસ્ક ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ છે અને પગાર ખર્ચ પરોક્ષ ખર્ચ છે શું તમે પરોક્ષ ખર્ચના અન્ય કોઈ ઉદાહરણ વિશે વિચારી શકો છો ઉદાહરણ તરીકે ભાડુ જો આપણે દુકાન અથવા ફેક્ટરીનું ભાડું ચૂકવીએ છીએ તો શું તેને કોઈપણ એક ઉત્પાદનમાં ઉમેરી શકીએ તે શક્ય નથી કારણ કે ભાડું આખી પદ્ધતિ માટે છે જેમાં આપણે ઘણા ઉત્પાદનો બનાવી રહ્યા છીએ અને સેવા સંબંધિત કેટલીક કામ પણ કરી રહ્યા છીએ તેથી ફળના પલ્પ ઉત્પાદનના ઉદાહરણમાં ભાડું પરોક્ષ ખર્ચ છે તેથી અમે જાણીએ છીએ કે કાચા માલ સામાન તરીકે ફળો ખાસ પ્રકારનો પલ્પ બનાવવા માટે ખરીદવામાં આવે છે તે પ્રત્યક્ષ ખર્ચ છે તમે કોઈપણ પરોક્ષ ખર્ચ વિશે વિચારી શકો છો ઉદાહરણ તરીકે જો તમારી પાસે મશીનોની જાળવણી માટે મેન્ટેનન્સ ટીમ અથવા એક વ્યક્તિ હોય તો જ્યારે પણ કોઈ સમસ્યા થાય ત્યારે તે વ્યક્તિ વિવિધ મશીનોની જાળવણી કરી શકે છે તેથી તે વ્યક્તિના પગારને કયા પલ્પ ઉત્પાદનના એકમમાં ઉમેરી શકાય તે જાણવું શક્ય નથી તે પરોક્ષ ખર્ચનું ઉદાહરણ છે તમે સમજી રહ્યા છો અહીં એક જાળવણી આધાર સમૂહ અથવા સુરક્ષાનો ઉદાહરણ છે ફેક્ટરીની બહાર એક પેહરેદાર સિક્યુરિટી ગાર્ડ ફેક્ટરીના દસ એકમોનો ધ્યાન રાખે છે સિક્યુરિટી ગાર્ડ બધા દસ એકમો માટે છે અમને ખબર નથી કે પેહરેદાર નો પગાર કયા યુનિટમાં ઉમેરવામાં આવે છે તેથી તેને પરોક્ષ ખર્ચ માનવામાં આવે છે એ જ રીતે ગોડાઉન અથવા શોરૂમમાં સંગ્રહ ખર્ચ પણ પરોક્ષ ખર્ચ છે પરોક્ષ ખર્ચનું બીજું લોકપ્રિય નામ ઓવરહેડ ખર્ચ છે ઓવરહેડ ખર્ચ પ્રત્યક્ષ ખર્ચની જેમ ગણવામાં આવતી નથી તેથી ઘણી વખતે પ્રતિ કલાકની ગણતરી કરવામાં આવે છે તે માટે ઓવરહેડ ખર્ચને કલાકો દ્વારા વિભાજીત કરવામાં આવે છે ધારો કે જાળવણીના ઉદાહરણમાં અમારી પાસે જાળવણી આધાર સમૂહ છે તો આપણે કુલ ખર્ચને કલાકો દ્વારા વિભાજીત કરીશું જેનાથી આપણને કલાક દીઠ દર મળશે હવે જ્યારે પણ જાળવણી વ્યક્તિ 5 કલાક કામ કરે છે અને જો દર કલાકે દર 2000 છે તો અમારે 5 ને 2000 હજાર સાથે ગુણાકાર કરવો પડશે તો પછી તે યુનિટથી 10000 મળશે જેના માટે જાળવણી સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તમે સમજી શક્યા છો તેથી ઓવરહેડ્સ કલાક દીઠ દર તરીકે ગણવામાં આવે છે કેટલીકવાર સંયુક્ત અથવા વિભાગીય દરની ગણતરી કરવામાં આવે છે પ્રવૃતિ આધારિત ખર્ચ જેવી કેટલીક તકનીકીઓ પણ છે જે ઓવરહેડ ખર્ચ માટે થોડી આગોતરી તકનીક છે આપણે તેને પછી સમજીશું પરંતુ હમણાં આપણે સમજીએ કે પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચના વર્ગીકરણ સારા નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે તે અમને ખાતરી પૂર્વક ઉત્પાદન ખર્ચ અથવા ખર્ચ કેન્દ્ર અને નિયંત્રણમાં પણ મદદ કરે છે કારણ કે આપણે જાણીએ છીએ કે આ ઉત્પાદન માટે તે એક પ્રત્યક્ષ ખર્ચ છે અને અમે તે ખર્ચના યોગ્ય નિયંત્રણ માટે બજેટ અથવા એક પ્રમાણ બનાવીશું તેથી આપણે જે પણ વર્ગીકરણની ચર્ચા કરી છે તેને ચાલુ રાખીશું અને આગામી સત્રમાં કેટલાક વધુ પ્રકારના વર્ગીકરણની ચર્ચા કરીશું નમસ્તે આભાર